તેથી આપણે આપણા પાછલા લેક્ચર ને ચાલુ રાખીએ છીએ જ્યાં મેં કેટલાક VLSI ડિઝાઈન ઓટોમેશન પગલાંઓ વિશે વાત કરી હતી તેથી આ ભાગ 2 માં આપણે આપણી ચર્ચા ચાલુ રાખીએ છીએ અને અન્ય કેટલાક પગલાંઓ જોઈએ જે ફિઝીકલ ડિઝાઇન સાઇકલ માં પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે તેથી ટાઇમિંગ એનાલિસિસ નું સ્ટેટિક એનાલિસિસ શું છે તેના પર જતાં પહેલાં આપણે સ્ટેટિક ટાઇમિંગ એનાલિસિસથી શરૂઆત કરીશું ચાલો સામાન્ય દ્રષ્ટિકોણથી ડિઝાઇન જોઈએ તેથી જ્યારે આપણે કોઈ ડિઝાઈન બનાવીએ છીએ ત્યારે આપણી પાસે અમુક ડિઝાઈન સ્પેસિફીકેશન હોય છે જે પૂરી કરવાના હોય છે સામાન્ય રીતે ડિઝાઈન સ્પેસિફીકેશનનો અર્થ એવો થઈ શકે છે કે હું આ સર્કિટ ને અમુક વસ્તુઓની ન્યૂનતમ ક્લૉક ની ફ્રિક્વન્સી પર ચલાવવા માગું છું તમે કહો છો 600 મેગાહર્ટ્ઝ તે ન્યૂનતમ ક્લૉકની ફ્રિક્વન્સી હોવી જોઈએ આ ઇનપુટ અને આઉટપુટ લાઇન વચ્ચે મહત્તમ ડિલે થવો જોઈએ આવી કેટલીક બાબતો ત્યાં હોઈ શકે છે આ ટાઇમિંગ સંબંધિત મર્યાદાઓ છે જે સ્પેસિફીકેશનના સંદર્ભમાં સંતુષ્ટ થવા માટે ડિઝાઇનને લાયક બનવા માટે સંતુષ્ટ હોવી જોઈએ હવે શું થઈ શકે છે કે એકવાર તમે ડિઝાઇન પ્રક્રિયામાં જાઓ તમે એક ડિઝાઇન પર પહોંચો છો જે કાર્ય કાર્યક્ષમતાના સંદર્ભમાં યોગ્ય છે પરંતુ Refer Time 0158 તમને જે લાગે છે તે ડિલે મુજબ તે તમારી અપેક્ષા અથવા જરૂરિયાત મુજબ પ્રદર્શન કરી રહ્યું નથી તમે કેટ સાધનો જોશો કે જે સાધનોનો ટ્રાન્સલેશન સિનોપ્સિસ Refer Time 0212 કેડન્સ મેન્ટર ગ્રાફિક્સ તમે જે પણ ઉપયોગ કરો છો તે માટે ત્યાં ઉપયોગ કરવામાં આવ્યો હતો તે સોફ્ટવેર ના અત્યંત જટિલ ટુકડાઓ છે અને તમે ક્યારેય એવી અપેક્ષા રાખી શકતા નથી કે તેઓ જે પણ જનરેટ કરી રહ્યાં છે તે હંમેશા શક્ય તેટલું શ્રેષ્ઠ રહેશે અથવા તમારી જરૂરિયાતોને દરેક સમયે પૂરી કરવામાં સમર્થ રહેશે તેથી તમે જે પ્રકારની ડિઝાઇન મેળવી રહ્યાં છો તેનું મૂલ્યાંકન અને નિર્ણય કરવા માટે તમારે સાધનો અથવા સિસ્ટમ સાથે સતત સંપર્ક કરવાની જરૂર છે હવે સ્ટેટિક ટાઇમિંગ એનાલિસિસ એ આ સંદર્ભમાં એક ખૂબ જ મહત્વપૂર્ણ પગલું છે કારણ કે તેનું સરળ કારણ એ છે કે આજે આપણે સર્કિટ ડિઝાઇન વિશે વાત કરી રહ્યા છીએ જ્યાં આપણી પાસે ખૂબ જ કડક ટાઇમિંગની જરૂરિયાતો વાસ્તવિક સમયની જરૂરિયાતો ન્યૂનતમ ક્લૉક ફ્રિક્વન્સી આવશ્યકતાઓ વગેરે છે તેથી આપણે વિગતવાર ફેબ્રિકેશન પગલાંઓમાં જતા પહેલા સર્કિટ નેટલિસ્ટ નું એનાલિસિસ કરવા માટે સક્ષમ હોવા જોઈએ તે મૂલ્યાંકન કરવા માટે કે શું આપણે ક્યાંક કંઈક ખોટું કરી રહ્યા છીએ તેથી જો એમ હોય તો આપણે કેટલાક સુધારાત્મક પગલાં લઈ શકીએ છીએ તમે તમારી નેટલિસ્ટમાં ફેરફાર કરી શકો છો આપણે આપણી ક્લૉકને તે રીતે ઝડપી બનાવવાનો પ્રયાસ કરી શકીએ છીએ અને તમે અમુક પ્રકારના ખરાબ કેસ એનાલિસિસનો ઉપયોગ કરીને કંઈક કરી શકો છો તેથી સ્ટેટિક ટાઇમિંગ એનાલિસિસ મૂળભૂત રીતે તે વિશે વાત કરે છે તેથી મેં ઉલ્લેખ કર્યો છે કે તે મૂળભૂત રીતે સર્કિટ નેટલિસ્ટનું એનાલિસિસ કરવાનો પ્રયાસ કરે છે સૌથી ખરાબ કેસ સર્કિટ ડિલે નક્કી કરવા માટે અહીં જુઓ જ્યારે તમે સૌથી ખરાબ કેસ સર્કિટ ડિલેની ગણતરી કરો છો ત્યારે તમે માત્ર ગેટના ડિલેને અમુક એકલ સંખ્યા તરીકે ધ્યાનમાં લેતા નથી જેમ કે હું વસ્તુઓને સરળ બનાવવા માટે કહી શકું છું કે આ ગેટનો ડિલે 5 છે તે ગેટનો ડિલે 4 છે આ 3 છે અને તેથી વધુ તેવી રીતે કુલ ડિલેની ગણતરી કરો પરંતુ વસ્તુઓ એટલી સરળ નથી તેથી જ્યારે આજે આપણે જે ડીપ સબમાઈક્રોન ટેકનોલોજી નો ઉપયોગ કરીએ છીએ તે પ્રકારની ડીપ સબમાઈક્રોન ટેકનોલોજીનો ઉપયોગ કરીને VLSI ચિપમાં ગેટ બનાવવામાં આવે છે ત્યારે પેરામીટર માં ઘણી ભિન્નતા હોઈ શકે છે જેમ કે એક ગેટમાં 5 નો ડિલે થઈ શકે છે અથવા બીજા ગેટમાં 4 7 નો ડિલે થઈ શકે છે અન્યનો ડિલે 5 2 નો થઈ શકે છે તેથી ત્યાં ઘણી ડિલે ભિન્નતા હશે તેથી આપણે તેને અમુક લઘુત્તમ મૂલ્ય અને મહત્તમ મૂલ્યનો ડિઝાઇન સ્લેક કહીએ છીએ તેથી ગેટ ડિલે તેની અંદર જ રહેવો જોઈએ જો આપણે શોધીએ કે તે તેની અંદર નથી તો સંભવતઃ આપણું સર્કિટ નિષ્ફળ જશે પરંતુ સ્લેક એટલો વિચારશીલ હોવો જોઈએ કે ફેબ્રિકેશન દરમિયાન ભિન્નતાની કાળજી લેતા તે તે પ્રદેશોમાં રહેવું જોઈએ એ જ રીતે સિગ્નલો નો રાઈઝિંગ ટાઇમ અને ફોલિંગ ટાઇમ તેથી આ સ્લેક મૂલ્યો નક્કી કરવા માટે આપણે મહત્તમ અથવા સૌથી ધીમા રાઈઝિંગ અને સૌથી ધીમા ફોલિંગ ટાઇમની કાળજી લેવી પડશે તેથી આ એક છે આનો ઉપયોગ કરીને તમે સૌથી ખરાબ કેસમાં ડિલેનો અંદાજ લગાવી શકો છો અને તેથી તમે મહત્તમ ફ્રિક્વન્સીની આગાહી કરી શકો છો જેની સાથે તમે ક્લૉક સિગ્નલ ફીડ કરી શકો છો એટલું જ નહીં કે તમે સર્કિટ પર કેટલાક એનાલિસિસ કરી શકો છો અને તમે સર્કિટમાં કેટલાક ફેરફારો સૂચવી શકો છો જેથી સર્કિટ ઝડપથી ચાલી શકે ક્લૉકને ઝડપી બનાવી શકાય કારણ કે મેં કહ્યું કે આ આધુનિક સિસ્ટમમાં આવશ્યક પગલું છે હવે ચાલો અહીં એક સરળ ઉદાહરણ લઈએ તેથી અહીં તમે જોઈ શકો છો કે આપણી પાસે 4 ગેટનું બનેલું એક સરળ કોમ્બિનેશનલ સર્કિટ છે આ A B C પ્રાથમિક ઇનપુટ્સ છે અને આ J અને આ બીજો એક D આ આઉટપુટ છે તેથી આપણે આને સિગ્નલ ફ્લો ગ્રાફ તરીકે મોડેલ કરી શકીએ છીએ જ્યાં આપણે ઇનપુટ બાજુ અને આઉટપુટ બાજુમાં 2 ડમી નોડ નો ઉપયોગ કરીએ છીએ અને દરેક તમે કહી શકો કે દરેક સિગ્નલ લાઇન અથવા દરેક ગેટને શિરોબિંદુ દ્વારા રજૂ કરી શકાય છે તેથી દરેક સિગ્નલ લાઇનને આ ગ્રાફમાં શિરોબિંદુ તરીકે રજૂ કરીએ અને અહીં આ ડમી નોડ આપણે તેને સ્ત્રોત તરીકે કહીએ આપણે તેને ns તરીકે લેબલ કરીએ છીએ અને અહીં ડમી નોડ આ અંતિમ nf છે ઇનપુટ બાજુએ આપણી પાસે A B અને C માટે નોડ છે અહીં D E F તમે આ E અને F જુઓ છો દેખીતી રીતે તેઓ આ સમાન લાઇનને રજૂ કરે છે તેઓ ઇલેક્ટ્રિકલી ત્યાં સમકક્ષ છે પરંતુ ધારો કે હું આ આંતરજોડાણને મોડેલ કરવા માંગુ છું કદાચ આ લાંબી આંતરજોડાણ લાઇન છે તેથી હું 2 અલગ અલગ નોડ પર E અને F નો ઉપયોગ કરું છું તે જ રીતે G અને I D અને H H J G I આના જેવું છે અને આ ગ્રાફમાં મને અહીં બતાવવામાં આવ્યું નથી કે આ દરેક એડ્જ નું વજન હોઈ શકે છે આ વજન ક્યાં તો ગેટનો ડિલે આંતરજોડાણમાં ડિલે અથવા બંને સૂચવે છે ઉદાહરણ તરીકે જ્યારે તમે A થી D તરફ જાઓ છો ત્યારે તમે આ આંતરજોડાણમાંથી પસાર થાઓ છો તેમજ આ ગેટના ડિલેથી તમે D સુધી પહોંચો છો પરંતુ જ્યારે તમે E થી F સુધી પહોંચો છો તે માત્ર આંતરજોડાણ છે G થી I માત્ર આંતરજોડાણ છે તેથી જો તમે આ સિગ્નલ ફ્લો ગ્રાફને મોડેલ કરો છો તો એક વસ્તુ જ્યારે તમે આ સિગ્નલ ફ્લો ગ્રાફને મોડેલ કરો છો ત્યારે તમારી પાસે આ વજન માટે કેટલાક વાસ્તવિક મૂલ્યો હોવા જોઈએ હવે એકવાર તમારી પાસે આ થઈ જાય પછી તમારી પાસે આ ગ્રાફ દ્વારા ચાલતા કોઈ પ્રકારનો સૌથી ટૂંકો પાથ અથવા લાંબો પાથ અલ્ગોરિધમ હોઈ શકે છે જેથી તમે શોધી શકો કે ns અને nf વચ્ચેનો સૌથી લાંબો ડિલે શું છે હવે ધારો કે આ સમગ્ર સર્કિટ મારી પાસે આના જેવી સ્થિતિમાં છે તેથી હું આ સર્કિટને બોક્સ બ્લેક બોક્સ તરીકે બતાવી રહ્યો છું તેથી A B C એ ઇનપુટ્સ છે બરાબર તેથી D અને J એ 2 આઉટપુટ છે ચાલો ધારીએ કે આને અમુક સંગ્રહ તત્વમાં ફીડ કરવામાં આવે છે ચાલો કહીએ કે ફ્લિપ ફ્લોપ આ ક્લૉક છે તેથી આ આઉટપુટ કોઈ અન્ય સર્કિટ તત્વમાં જઈ શકે છે જે ફરીથી ચાલો કહીએ કે A ને ફીડ કરે છે હવે ટાઇમિંગ એનાલિસિસ દ્વારા હું શું શોધી શકું છું કે આ સર્કિટમાં ઇનપુટથી આઉટપુટ D માં મહત્તમ ડિલે થાય છે ચાલો આપણે ડેલ્ટા D કહીએ પછી હું એ પણ જોઈ શકું છું કે હું મૂલ્યાંકન કરી શકું છું કે આ સર્કિટ મોડ્યુલ જે અહીં ઉપલબ્ધ છે ચાલો કહીએ ડેલ્ટા એ ડેલ્ટા છે તેથી તમે જે ક્લૉક સિગ્નલ લાગુ કરી રહ્યાં છો જો તમે ક્લૉક પિરિયડ T જોતા હોવ તો T તે ડેલ્ટા વત્તા ડેલ્ટા D કરતાં વધુ હોવો જોઈએ આ સખત ટાઇમિંગની મર્યાદા છે જે આ સર્કિટમાં હશે તેથી જો તમે ફ્લિપ ફ્લોપ વચ્ચેના દરેક સર્કિટ બ્લોક્સ નું સ્ટેટિક ટાઇમિંગ એનાલિસિસ કરો છો તો તમે ક્લૉક પલ્સ વચ્ચેના સૌથી ખરાબ ટાઇમિંગ ડિલેનો ખૂબ જ વાજબી અંદાજ લગાવી શકો છો જેથી તમે ઓછામાં ઓછા વાજબી અંશે ચોકસાઈ સાથે જાણી શકો કે ક્લૉકની મહત્તમ ફ્રિક્વન્સી કેટલી અથવા છે જે તમે યોગ્ય રીતે લાગુ કરી શકો છો બરાબર તેથી મૂળભૂત રીતે આ સ્ટેટિક ટાઇમિંગ એનાલિસિસનો મુખ્ય હેતુ છે પરંતુ અન્ય ઘણા મુદ્દાઓ છે જેની આપણે ચર્ચા કરીશું જ્યારે આપણે આ વિષયને પછીથી વધુ વિગતવાર ધ્યાનમાં લઈશું ત્યાં સર્કિટની ગોઠવણ કરતા ફોલ્સ પાથ નું નિર્ધારણ નક્કી કરવા જેવા મુદ્દાઓ છે ઉદાહરણ તરીકે હું તમને બીજી એક વાત પણ કહું તમારી પાસે આના જેવું દૃશ્ય હોઈ શકે છે આપણી પાસે અમુક કોમ્બિનેશનલ સર્કિટ છે પછી ફ્લિપ ફ્લોપ ફીડ કરે છે આના જેવું પછી કોમ્બિનેશનલ સર્કિટ પછી ફ્લિપ ફ્લોપ હોઈ શકે છે તમારી પાસે આના જેવું કંઈક છે કદાચ અહીં તમે આના જેવું ફીડિંગ બેક કરો છો હવે આ કોમ્બિનેશનલ સર્કિટમાં સંખ્યાબંધ ગેટ હોઈ શકે છે આ સર્કિટના અમુક ભાગને અહીં લાવવું અથવા પાછળ ખસેડવું અને આ ફ્લિપ ફ્લોપને સાંકળમાં થોડું આગળ લઈ જવું શક્ય છે કારણ કે આપણે શું કરવાનો પ્રયાસ કરી રહ્યાં છે આ સર્કિટના ડિલે ડેલ્ટા 1 ડેલ્ટા 2 ડેલ્ટા 3 જો આ મિસ મેચ છે ધારો કે ડેલ્ટા 3 એ ડેલ્ટા 1 અથવા ડેલ્ટા 2 કરતા નોંધપાત્ર રીતે વધારે છે તો ડેલ્ટા ત્રણ એ પ્રબળ ડિલે હશે જે ક્લૉક ફ્રિક્વન્સી નક્કી કરશે મહત્તમ ક્લૉક ફ્રિક્વન્સી પરંતુ તમે જો આ ફ્લિપ ફ્લોપને સાંકળમાં આગળ અને પાછળ ખસેડીને સંતુલિત કરી શકો છો જેથી આ ડેલ્ટા લગભગ સમાન બની શકે છે તો તમે ક્લૉક ફ્રિક્વન્સીને અનુલક્ષીને થોડું ઓપ્ટિમાઇઝેશન કરી શકો છો તેથી આ બધી બાબતોની આપણે પછીથી ચર્ચા કરીશું અને બીજો મહત્વનો મુદ્દો સર્કિટમાં સિગ્નલની ઈન્ટીગ્રિટી અને ક્રોસટોક ને ધ્યાનમાં લઈ રહ્યો છે હવે તમે સબમાઇક્રોન VLSI ચિપમાં જુઓ છો 2 આંતરજોડાણ વાયર વચ્ચેની જગ્યા ખૂબ જ ઓછી છે ફેબ્રિકેશનની ભૂલને કારણે તેઓ બંધ પણ થઈ શકે છે તેથી તેના કારણે જો એક લાઇન પર સિગ્નલ ટ્રાન્ઝિશન હોય તો ટ્રાન્ઝિશન બીજી લાઇન સાથે જોડાઈ શકે છે અને જો તમે પૂરતી કાળજી ન રાખતા હોવ તો આ ગણતરીમાં ભૂલ તરફ દોરી શકે છે જે તે સિગ્નલ લાઇનો તરફ દોરી રહી છે તેથી સિગ્નલ ઈન્ટીગ્રિટીનો અર્થ છે સિગ્નલ શું ધારવું પરંતુ ક્રોસટોકને કારણે આ સિગ્નલ વારંવાર પ્રદૂષિત થઈ રહ્યું છે અથવા તેમાં કોઈ ભૂલ આવી છે તેથી તમે આ પ્રકારની સિગ્નલ ઈન્ટીગ્રિટી અને ક્રોસટોક સમસ્યાઓનું મોડેલ એનાલિસિસ કરવા માટે સમર્થ હોવા જોઈએ અને અભિગમોના સમૂહ સાથે આવો જેને જો તમે અનુસરશો તો તમારી પાસેથી અપેક્ષા રાખવામાં આવે છે કે વ્યવહારિક સર્કિટમાં આ પ્રકારની સમસ્યાઓ દૂર થશે તેથી સામાન્ય રીતે ડિઝાઇન કરેલા નિયમોનો ઉપયોગ કરવામાં આવે છે જે તદ્દન રૂઢિચુસ્ત હોય છે પરંતુ ફાયદા એ છે કે જો તમે આ ડિઝાઇન નિયમોનું પાલન કરો છો તો તમારી અંતિમ ડિઝાઇન આ પ્રકારની સમસ્યાઓથી મુક્ત થવાની અપેક્ષા છે ડિઝાઇન નિયમનો અર્થ છે કે તમે કહી શકો છો કે લાઇનનું ન્યૂનતમ વિભાજન આ હોવું જોઈએ તેથી જે બધી લાઈનો નાખવામાં આવી હતી તેમાં તમે ખાતરી કરો કે ન્યૂનતમ વિભાજન આ હોવું જોઈએ વાસ્તવમાં Refer Time 1414 આ માત્ર એક ઉદાહરણ છે અને બીજું ઉદાહરણ એ પણ હોઈ શકે કે તમે લાઈનોની મહત્તમ લંબાઈને પણ મર્યાદિત કરી શકો છો કારણ કે આંતરજોડાણ લાઈન જેટલી લાંબી હોય એમ વિતરિત રેઝિસ્ટીવ અને કેપેસિટીવ અસરો આવી શકે છે જેના કારણે માત્ર સિગ્નલ ડિલે જ નહીં પણ સિગ્નલ ડિગ્રેડેશન તરફ દોરી શકે છે સિગ્નલ જો તમે અમુક અન્ય સર્કિટને ફીડ કરતા હોવ તો ડિગ્રેડેશનને કારણે ત્યાં ભૂલો હોઈ શકે છે એટલે કે કોઈને 0 તરીકે ઓળખવામાં આવે છે ઓકે તો ચાલો આપણે અહીં એક ઉદાહરણ લઈએ તેથી અહીં તમે કેટલાક ગેટ બતાવો જ્યાં આ ગેટના આઉટપુટમાંથી કેટલાક સિગ્નલ ટ્રાન્ઝિશન થઈ રહ્યા છે બીજા ગેટનું ટ્રાન્ઝિશન થઈ રહ્યું છે આ ગેટ પર આ ટ્રાન્ઝિશન કરતાં ટ્રાન્ઝિશન થોડી વાર પછી થઈ રહ્યું છે કારણ કે આ 2 આંતરજોડાણ લાઇન એકબીજાની સમાંતર ચાલી રહી છે અને એકદમ નજીક છે ચાલો આપણે કહીએ કે કેપેસિટીવ કપલિંગ હશે કેપેસિટીવ કપલિંગને કારણે તેથી શું થઈ શકે છે કે આ સિગ્નલ લાઇન બીજીમાં તમને આના જેવું ચોખ્ખું ટ્રાન્ઝિશન થવાની અપેક્ષા છે પરંતુ અહીં આ વધતી જતી અચાનક સ્પાઇક ને કારણે તમે અહીં આ રીતે ઇન્જેક્ટ કરાયેલા અચાનક નોઈઝ સિગ્નલનો સામનો કરી શકો છો અને જો આ નોઈઝ સિગ્નલ એમ્પ્લિટ્યુડ માં પૂરતા પ્રમાણમાં વધારે છે અને આ સિગ્નલ કોઈ અન્ય ગેટને ફીડ કરી રહ્યું છે તો તે અસ્થાયી રૂપે તેને 0 અને પછી ફરીથી 1 તરીકે ઓળખી શકે છે તેથી તે ટાઈમિંગ ભૂલ અને ગણતરીમાં કેટલીક ભૂલ તરફ દોરી શકે છે તેથી મેં આપેલું આ એક ખૂબ જ સરળ ઉદાહરણ છે પરંતુ અહીં આપણે ત્યાં વધુ ડિલે સંબંધિત સમસ્યાઓ અને અન્ય સમસ્યાઓ વિશે આપણા આગામી મોડ્યુલોમાં જોઈશું જ્યાં આપણે આ બાબતોની વિગતવાર ચર્ચા કરી છે આ ક્લૉકનો મેં હમણાં જ ઉલ્લેખ કર્યો છે આ ક્લૉક અને પાવર રાઉટિંગ માટે કેટલાક વિશેષ ધ્યાનની જરૂર છે કારણ કે જ્યારે તમારી પાસે ક્લૉક સિગ્નલો હોય ત્યારે તે ફક્ત સિગ્નલોને તે જ્યાં હોવા જોઈએ તે જુદા જુદા પોઈન્ટ પર વિતરિત કરવાની મંજૂરી આપવાનો મુદ્દો નથી ક્લૉક સંબંધિત ઘણાં અન્ય પેરામીટર છે જેને આ સંગ્રહ તત્વોના યોગ્ય સંચાલન માટે સંતુષ્ટ કરવાની જરૂર છે રાઈઝ ટાઇમ ફોલ ટાઇમ સેટઅપ ટાઇમ હોલ્ડ ટાઇમ એવા ઘણા બધા ડિલે સંબંધિત પેરામીટર છે જેને ખૂબ જ કાળજીપૂર્વક જોવાની જરૂર છે અને જો તમારી ડિઝાઇન સારી હશે તો તે ડિલે પણ મર્યાદામાં રહેશે તમારે તે બધાને ધ્યાનમાં લેવું પડશે જેથી ક્લૉક ફ્રિક્વન્સીના વાસ્તવિક મૂલ્ય સાથે આવે જે આ સર્કિટને યોગ્ય રીતે ચલાવવાની અપેક્ષા છે તેથી ક્લૉક રાઉટિંગ માટે તમારે ડિલે સ્ક્યુ અને હઝાર્ડ જેવા મુદ્દાઓ ધ્યાનમાં લેવાની જરૂર છે અગાઉ મેં જે ઉદાહરણ લીધું હતું તે આપણે ક્લૉક સ્ક્યુ વિશે વાત કરી રહ્યા છીએ ક્લૉક સ્ક્યુનો અર્થ એ છે કે એક જ ક્લૉક સમાન ક્લૉક 2 જુદા જુદા સમયે 2 જુદા જુદા પોઈન્ટ સુધી પહોંચે છે પરંતુ તે H ટ્રી પ્રકારના અભિગમનો ઉપયોગ કરીને તમામ આંતરજોડાણોની લંબાઈને સમાન બનાવીને આંતરજોડાણ ડિલે પણ સમાન હોવાની અપેક્ષા છે તેથી આપણે આ સ્ક્યુ મોટા પ્રમાણમાં ઘટાડવાની અપેક્ષા રાખીએ છીએ તેથી અત્યાર સુધી આ ક્લૉક સંબંધિત છે પરંતુ Vdd અને ગ્રાઉન્ડ સાથે પાવર રાઉટિંગ માટે આ પણ ખૂબ જ મહત્વપૂર્ણ સમસ્યા છે કારણ કે એક બાબત એ છે કે આપણે પાવર સિગ્નલોને સામાન્ય સિગ્નલો સાથે ભેળવવા માંગતા નથી જે ડેટા નું વહન કરે છે કારણ કે ડેટા ભિન્નતાઓને પાવર સિગ્નલોમાં જોડવું જોઈએ નહીં અને પાવર સપ્લાય ભિન્નતા જનરેટ થાય જે સ્વીકાર્ય ન હોય તેથી સામાન્ય રીતે પાવર સિગ્નલો Vdd અને ગ્રાઉન્ડ તેઓ અલગ સમર્પિત મેટલ સ્તરો પર ચાલે છે તેથી ઈન્ટરફિયરન્સ અને ક્રોસટોક ત્યાં ન્યૂનતમ છે એટલું જ નહીં કેટલાક સ્થળોએ ચિપના વિવિધ ભાગોમાં પાવર આવશ્યકતાઓમાં ભિન્નતાને કારણે કેટલીક જગ્યાએ લાઈનો પહોળી હોઈ શકે છે અને કેટલીક જગ્યાએ લાઈનો ઘણી ઓછી પહોળી હોવી જરૂરી હોઈ શકે છે તેથી લાઇનોની પહોળાઈ સિગ્નલ લાઇનોથી વિપરીત નિશ્ચિત નથી ક્યાંક જ્યાં પુષ્કળ સપ્લાયની ધારણા હોય ત્યાં લાઇન પહોળી થઈ શકે છે પાછળથી લાઇનો વધુ પાતળી અને પાતળી અને પાતળી બની શકે છે કારણ કે પાવર સપ્લાયમાં પાવર સિગ્નલ વિતરિત થઈ રહ્યા છે તેથી આને પ્રાયોરી પાવરની જરૂર પડશે અને આ લાઇનની ચોક્કસ પહોળાઈ નક્કી કરવા માટે કરવામાં આવે છે ઓકે તેથી આ એ જ ડાયગ્રામ છે જે આપણે અગાઉ ક્લૉક જનરેટર જોયો હતો પરંતુ મેં વાસ્તવિક ક્લૉક વિતરણ દૃશ્યમાં કહ્યું તેમ ક્લૉક વિતરણ પોઈન્ટ એટલા સમાનરૂપે સ્થિત ન હોઈ શકે તેથી આપણી પાસે એક દૃશ્ય હોઈ શકે છે કે જ્યાં આ નાની પ્રક્રિયા એ પોઈન્ટ્સ છે જ્યાં મારે આ સિગ્નલનું વિતરણ કરવાની જરૂર છે અને ક્લૉક ક્યાંક કેન્દ્રિય રીતે જનરેટ થઈ શકે છે તેથી ત્યાં ઘણા બધા મારો મતલબ શેર કરવા માટે ઘણાં જટિલ એનાલિસિસ કરવાની જરૂર છે વિવિધ પેરામીટરને નિર્ધારિત કરવા માટે જેથી આ કેસોમાં ક્લૉક સ્ક્યુ ઘટાડી શકાય તેથી અહીં આપણે પછીથી આના પર કેટલાક અલ્ગોરિધમ જોઈશું અને Vdd અને ગ્રાઉન્ડ નેટ સાથે સંબંધિત જેમ કે મેં કહ્યું કે વિવિધ સેગમેન્ટ માં પરિવર્તનશીલ પહોળાઈ હોઈ શકે છે લાઇનની પહોળાઈની ગણતરી જરૂરી છે જે જટિલ છે અને તે સામાન્ય રીતે અલગ મેટલ સ્તર પર નાખવામાં આવે છે હવે છેલ્લી વસ્તુ જેની આપણે VLSI ફિઝીકલ ડિઝાઇનના સંદર્ભમાં ચર્ચા કરીશું તે પ્રક્રિયા છે ફિઝીકલ વેરિફીકેશન કહેવાય છે જે ડિઝાઇન સાઇન ઓફ દ્વારા અનુસરવામાં આવે છે તમે જુઓ છો કે ફિઝીકલ વેરિફીકેશન શું છે નામ પ્રમાણે આપણે ફિઝીકલ નિરીક્ષણ દ્વારા કંઈક ચકાસવાનો પ્રયાસ કરી રહ્યા છીએ હવે જુઓ આપણે પ્લેસમેન્ટ રાઉટીંગ વગેરેના આ તમામ પગલાંમાંથી પસાર થઈને એક લેઆઉટ પર પહોંચ્યા છીએ અને એકવાર તમે એક સારી રીતે લેઆઉટ પર પહોંચ્યા પછી જે નિરીક્ષણ તમે તમારી આંખોથી જોઈ શકતા નથી તે એક આત્યંતિક માધ્યમનો ઉપયોગ કરીને કહો કે માઇક્રોસ્કોપિક મિકેનિઝમ નો ઉપયોગ કરીને સ્વચાલિત રીતે કરવું પડશે તમે લેઆઉટમાં તપાસ કરી શકો છો અને તમે તેમાં વિસંગતતાઓ શોધી શકો છો જેમ કે મેં કહ્યું હતું કે તમારી પાસે કેટલાક ડિઝાઇન નિયમો હોઈ શકે છે જેમ કે 2 વાયર એકબીજાની સમાંતર ચાલતા હોય તેમાં ઓછામાં ઓછી અલગતા હોવી આવશ્યક છે હવે હું આને થોડું રિફાઇન કરું છું જો 2 વાયર એક જ સ્તર પર ચાલતા હોય તો અલગતા આ હોવી જોઈએ જો 2 વાયર અલગ અલગ સ્તર પર ચાલી રહ્યા હોય તો અલગતા આ હોવી જોઈએ અને વગેરે એ જ રીતે સ્તરોની લઘુત્તમ પહોળાઈ જો તે મેટલ હોય તો તેની લઘુત્તમ પહોળાઈ કેટલી હોવી જોઈએ જો તે પોલિસિલિકોન હોય તો પહોળાઈ કેટલી હોવી જોઈએ ડિફ્યુઝન હોય તો પહોળાઈ શું હોવી જોઈએ જો તે સંપર્ક જોડાણ હોય તો લઘુત્તમ પરિમાણ શું હોવું જોઈએ આ કેટલાક ડિઝાઇન નિયમો છે જે પહેલાથી જ વ્યાખ્યાયિત કરવામાં આવ્યા છે અને જ્યારે તમે લેઆઉટ બનાવી રહ્યા હોવ ત્યારે ઘણા બધા ઓપ્ટિમાઇઝેશન પગલાં હાથ ધરવામાં આવે છે એવું બની શકે છે કે એક પગલાંમાં કેટલાક બગ ને લીધે ડિઝાઇનના કેટલાક નિયમો ઉલ્લંઘન થઈ રહ્યા છે તેથી તે ઉલ્લંઘનોને તમારા લેઆઉટ સાથે રહેવા દેવાને બદલે તે હંમેશા એવું બને છે કે તમે અમુક લેઆઉટ નિષ્કર્ષણ કરવા માટે ફિઝીકલ ડિઝાઇન વેરિફીકેશન કરો તે ડિઝાઇન નિયમોમાં કેટલીક વિસંગતતાઓ જોવા માટે એકંદરે લેઆઉટનું વેરિફીકેશન કરો અને જ્યારે તમે સંતુષ્ટ હોવ ત્યારે જ તે પછી જ તમે કહેવાતા ડિઝાઇન સાઇન ઓફ માટે જઈ શકો છો જ્યાં તમે ખરેખર તમારા આ લેઆઉટ ડેટાને ફેબ્રિકેશન માટે મોકલી શકો છો જેમ મેં કહ્યું તેમ આ લેઆઉટ ડેટા સામાન્ય રીતે ફાઉન્ડ્રી માં ફેબ્રિકેશન માટે અમુક પ્રમાણભૂત ફોર્મેટ માં મોકલવામાં આવે છે GDS2 એ આવું જ એક ખૂબ જ લોકપ્રિય ફોર્મેટ છે જેનો ઉપયોગ થાય છે તેથી અહીં તમે જોઈ શકો છો કે મેં હમણાં જ કહ્યું છે કે ડિઝાઇનના કદ અને જટિલતાને કારણે ફિઝીકલ વેરિફીકેશન અને પદ્ધતિઓ આવશ્યક છે ફેબ્રિકેશન માટે ડિઝાઈન મોકલવા જુઓ કેટલીકવાર આપણે તેને ટેપિંગ આઉટ તરીકે ઓળખીએ છીએ ટેપ્ડ આઉટ એ એક શબ્દ છે જેનો ઉપયોગ ડિઝાઇન ગૃહોમાં ખૂબ જ લોકપ્રિય રીતે થાય છે અને આ ફિઝીકલ વેરિફીકેશન ખૂબ સારી રીતે વ્યાખ્યાયિત પ્રક્રિયા નથી તેથી તેને સંખ્યાબંધ પુનરાવર્તનોની જરૂર પડી શકે છે આ અમુક એડહોક તપાસો અને ઓપ્ટિમાઇઝેશન જેવા છે જેને આપણે હાથ ધરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ કેટલાક વધારાના સુધારા તેથી એક ભૂલને ઠીક કરવા માટે બીજી કોઈ ભૂલ ઇન્જેક્ટ થઈ શકે છે તમારે તેને સતત કરવું પડશે તેથી અને આ પુનરાવર્તિત પ્રક્રિયા કે જેને જો જરૂરી હોય તો પુનઃતપાસ અને પુનઃપરીક્ષણની જરૂર પડી શકે છે તેથી આ છેલ્લી પ્રક્રિયા છે જે તમારે કરવાની જરૂર છે અને તમે ફેબ્રિકેશન માટે તમારી ડિઝાઇનને ટેપ આઉટ કરો તે પહેલાં તમારે તેના વિશે સંતુષ્ટ થવું જોઈએ તેથી મેં કહ્યું તેમ ડિઝાઇન નિયમની તપાસ એ એક પ્રક્રિયા છે જે ખૂબ જ મહત્વપૂર્ણ છે ન્યૂનતમ પહોળાઈ ન્યૂનતમ અલગતા સમાન સ્તરો વિવિધ સ્તરો ન્યૂનતમ સંપર્ક કદ આ બધું સ્પષ્ટ કરવું પડશે હવે આ અલગતા અને આ પહોળાઈ આ સામાન્ય રીતે મૂળભૂત લક્ષણ કદના સંદર્ભમાં ઉલ્લેખિત છે જેને આપણે લેમ્બડા તરીકે ઓળખીએ છીએ તેથી જેમ જેમ ટેક્નોલોજીનું પ્રમાણ ઘટે છે તેમ કહો કે 0 25 માઈક્રોન થી 0 18 માઈક્રોનથી 0 12 માઈક્રોનથી લઈને આજના સમયમાં તે લગભગ 22 નેનો મીટર અને તેનાથી આગળ છે તે ડિઝાઇન નિયમો બદલાતા રહે છે પરંતુ તમામ નિયમો મૂળભૂત લક્ષણ કદ લેમ્બડાના સંદર્ભમાં છે 02 માઇક્રોન માટે 0 022 માઇક્રોન માટે 22 નેનો મીટર ટેકનોલોજી માટે જ્યાં લેમ્બડા 0 022 માઇક્રોન અથવા 22 નેનો મીટર હશે તેથી તે લેમ્બડા પેરામીટર લેમ્બડાના સંદર્ભમાં તમે ડિઝાઇન નિયમોને વ્યાખ્યાયિત કરો છો અને તમે તેના જેવી ડિઝાઇનને ચકાસવાનો પ્રયાસ કરો છો અને તમે જે કરો છો તે સામાન્ય રીતે અમુક પ્રકારના ટેમ્પલેટ આધારિત મેચિંગ હોય છે તમે ઘણા બધા ટેમ્પલેટ વ્યાખ્યાયિત કર્યા છે કારણ કે માત્ર ડિઝાઇન નિયમની ચકાસણી કરવી મુશ્કેલ છે તમે વિન્ડો પ્રકારની વસ્તુને સ્લાઇડ કરીને સમગ્ર નેટલિસ્ટ સાથે તે નમૂનાઓને મેચ કરવાનો પ્રયાસ કરો છો કે હું એક ઉદાહરણ બતાવી રહ્યો છું કે અહીં તમારી પાસે આ લાલ બોક્સ દ્વારા દર્શાવેલ વિન્ડો છે આ લાલ બોક્સમાં આના જેવું કંઈક છે ઝિગઝેગ પ્રકારનું જોડાણ જ્યાં કેટલીક ન્યૂનતમ પહોળાઈ અપેક્ષિત છે પરંતુ કેટલીક ફેબ્રિકેશન ભૂલને કારણે આ લાઇનની પહોળાઈ ઓછી થઈ ગઈ છે તેથી આ આપણા ડિઝાઇન નિયમનું ઉલ્લંઘન છે તેથી તમે લેઆઉટમાં થોડું નિરીક્ષણ કરી શકો છો અને આવા ડિઝાઇન ઉલ્લંઘનો અસ્તિત્વમાં છે કે નહીં તે શોધવાનો પ્રયાસ કરી શકો છો તેથી આ પેટર્ન માં વિવિધ પ્રકારની પેટર્નના વિવિધ એબસ્ટ્રેક્શન હોઈ શકે છે તમે તેને ખસેડો અને જુઓ કે તમે આ વિન્ડોની નીચે જે જુઓ છો તે આમાંથી કોઈપણ એક સાથે મેળ ખાય છે કે કેમ આ સામાન્ય રીતે થાય છે અને ફક્ત મારા પર વિશ્વાસ કરો કે આ ખૂબ જ સમય માંગી લે તેવી પ્રક્રિયા છે કારણ કે તમારે સમગ્ર લેઆઉટને જોવું પડશે તે ખૂબ સમય માંગી લે તેવી પ્રક્રિયા છે પરંતુ તે અર્થપૂર્ણ છે કારણ કે તે પછી જ ફેબ્રિકેશન માટે તમારી ડિઝાઇન મોકલવામાં આવશે જે ફરીથી ખૂબ જ ખર્ચાળ છે તે પહેલાં તમે કોઈ ભૂલ ન કરી શકો તેથી એકવાર તમે આનાથી સંતુષ્ટ થઈ જાઓ તમે છેલ્લે ફેબ્રિકેશન માટે ડિઝાઇન મોકલી શકો છો ટેપિંગ આઉટ અને તે પછી તમે તમારી અંતિમ ચિપ ફેબ્રિકેટ કરાવી શકો છો તેથી તમે જે જોયું છે તે એ છે કે આપણે ખૂબ જ ઉચ્ચ સ્તરેથી ખૂબ જ ઝડપી સમીક્ષા જોઈ છે જે તમે ફિઝીકલ ડિઝાઇન પ્રક્રિયામાં જરૂરી વિવિધ પગલાંઓ વિશે કહી શકો છો જેની સાથે આપણે ક્રમિક મોડ્યુલોમાં વિગતવાર વધુ વ્યવહાર કરીશું અને બીજી એક બાબત કે જેના વિશે તમે ચર્ચા કરી રહ્યા છો તે છે ઓછા પાવરની ડિઝાઇન વિશે કેટલીક વિશેષ વિચારણા કારણ કે ઓછા પાવરની ડિઝાઇનિંગ પણ આજના દિવસોમાં ખૂબ જ મહત્વપૂર્ણ બની જશે કારણ કે મોટાભાગના કમ્પ્યુટિંગ ગેજેટ્સ જે તમે આજકાલ ઉપયોગ કરો છો તે બેટરી પર ચાલે છે આપણી ઓફિસો પરના ડેસ્કટોપ સિવાય લેપટોપ મોબાઈલ ટેબ્લેટ તે બધા બેટરી પર ચાલે છે તેથી પાવર વપરાશ ઘટાડવો એ સર્વોચ્ચ મહત્વપૂર્ણ છે તેથી તે એક વસ્તુ છે જેની પણ આપણે ચર્ચા કરીશું અને આ સાથે આપણે આ લેક્ચર 6 ના અંતમાં આવ્યા છીએ